તેથી અંતિમ મોડ્યુલ તે છે જ્યાં આપણે અત્યાર સુધી ઇન્ટેગ્રલ સમીકરણો વિશે તમે જે શીખ્યા તે સારાંશ આપીએ છીએ અને આ રૂપરેખા હશે આપણે જોયેલી બે મુખ્ય પદ્ધતિઓ સરફેસ ઇંટીગ્રેલ્સ છે તેથી અમે ફક્ત તેમની વચ્ચેના તફાવતોની સૂચિ બનાવીશું અહીં નવી કલ્પના રડાર ક્રોસ સેક્શનની હશે જેનો સંક્ષેપ આર તેથી તે એવું છે કે તમે તે બધા સિદ્ધાંતોને જાણો છો જે આપણે આખરે શીખ્યા અને જે શીખ્યા તેને ઉપયોગી બરાબર છે કે નહીં તેની ગણતરી કરવા માટે ઉપયોગમાં મૂકીશું અને થોડાક ટર્મ જે કંઇક ગણતરીના પ્રશ્નો છે જેનો તમે આ બરાબર સામનો કરવો પડશે તેથી સરફેસ માં વસવાટ કરતા નથી તે પહેલાં અમે આ બધાનો અભ્યાસ કર્યો છે વિદ્યાર્થી સરફેસ બરાબર તેથી તે ફોર્મ્યુલેશન તરફ જોયું તો મારું ફાઈ શું હતું મારો ફાઈ કયો શારીરિક જથ્થો હતો વિદ્યાર્થી વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફીલ્ડ બરાબર તેથી ખાસ કરીને E એ અને Z ઘટક જમણું હતું અને અમે એક અર્થઘટન તરીકે આપ્યું હતું અમે તે શું કર્યું જે પ્રમાણસર હતું અમે તે કામ કર્યું હતું તે સરફેસ પોલરાઇઝેશનમાં હતું તેવી જ રીતે જો તમે ટી પોલરાઇઝેશન માટે તમને E ટેજેન્શિયલ અને H2 મળશે તેથી જો કંડક્ટર બનાવવામાં આવે છે તો મારો અર્થ એ છે કે જો પદાર્થ સંપૂર્ણ ઇલેક્ટ્રિક કંડક્ટરમાંથી બનાવવામાં આવે છે મારો મતલબ શું છે કે આપણે ફક્ત સમીકરણોની આ સિસ્ટમોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે કોઈક તેમને બદલવા જોઈએ તેથી પી ની બાઉન્ડ્રી શરતો શું કહે છે તે સીમાની સ્થિતિ શું છે અથવા આ બંનેમાંથી કોઈ શૂન્ય છે અથવા બંને નોનઝેરો છે વિદ્યાર્થી ઇ નીચે સ્પર્શનીય ઇ સ્પર્શિય બરાબર તેથી યાદ રાખો કે આ મારી સમસ્યા બરાબર હતી તેથી z એ બોર્ડમાંથી બહાર આવી રહ્યું હતું જે મારું પર ક્ષેત્રો હંમેશાં જે હોય છે વિદ્યાર્થી તે સામાન્ય છે સંપૂર્ણપણે સામાન્ય તેથી ક્ષેત્રો હંમેશાં સામાન્ય હોય છે પરંતુ તેથી TM ઝેડ દિશામાં ઇલેક્ટ્રિક ક્ષેત્રનો કોઈ ઘટક હશે નહીં તેથી PEC માટે આપણે કહી શકીએ કે તે 0 ની બરાબર છે શું હું આ વિશે કંઈ કહી શકું અમે કંઇપણ બરાબર કહી શકતા નથી તે તે જે હશે તે સમસ્યા પર આધારિત છે તે બરાબર છે તેથી પીઈસી માટે 0 ની બરાબર શું તમે કોઈ અન્ય સંભાવના વિશે વિચારી શકો છો શું તમે એવી સંભાવના વિશે વિચારી શકો છો જ્યાં ફાઇ કોઈ શૂન્ય નહીં પણ શૂન્ય છે તે કેવા પ્રકારની સામગ્રી હશે વિદ્યાર્થી પી PMC તે સાચું છે તેથી જો મારી પાસે સંપૂર્ણ હોય તો વિદ્યાર્થી ચુંબકીય તે કિસ્સામાં મેગ્નેટિક કંડક્ટર 0 હશે 0 ની બરાબર નહીં એક સંપૂર્ણ ચુંબકીય વાહક શું છે તે એક કાલ્પનિક પદાર્થ છે તે એવું છે જે પહેલાં મેક્સવેલના સમીકરણોમાં આપણી પાસે ઇલેક્ટ્રિક પ્રવાહ હતું પરંતુ ચુંબકીય પ્રવાહનો બરાબર નથી પરંતુ આપણે સમીકરણોની સિસ્ટમમાં સમપ્રમાણતા આપવા માટે એક ચુંબકીય પ્રવાહ ઉમેર્યો છે તેથી તે જ રીતે હું ફક્ત પૂર્ણતા માટે જ છું જ્યાં પીઈસીની વાત પણ હું PMC બરાબર વિશે વાત કરું છું તે ઉપયોગી થઈ શકે છે જો હું કેટલાક સમકક્ષ સિદ્ધાંતોનો ઉપયોગ કરું છું તેથી જ હું તેનો અહીં ઉલ્લેખ કરું છું કારણ કે સમાનતા પ્રમેયનો ઉપયોગ કરીને હું કાલ્પનિકને રજૂ કરી શકું છું વિદ્યાર્થી કરંટ ચુંબકીય પ્રવાહ અથવા ઇલેક્ટ્રિક પ્રવાહ તેથી જ હું કહું છું કે તે જ હું તેની નોંધ બનાવવા માંગું છું તેથી હવે મારા સમીકરણોની સિસ્ટમનું શું થાય છે અગાઉ માની લો કે મેં આ સરફેસને એન સેગમેન્ટ્સ કેપિટલ એન સેગમેન્ટ્સમાં વહેંચી છે તેથી આ સમીકરણમાં કેટલા ચલો હતા આ સમીકરણોની સિસ્ટમનું કદ શું છે બરાબર હવે પીઈસીના કિસ્સામાં શું થાય છે શું અહીં એવી બધી શરતો છે કે જે સમીકરણ માં રહેશે કયા સમીકરણો રહેશે નહીં વિદ્યાર્થી 0 હશે તેથી અહીં આ ટર્મ અને અહીં આ ટર્મ આ બંને છે વિદ્યાર્થી 0 0 અને 0 હમણાં જ આ બે ટર્મ ટકી છે તેથી મારી પાસે હમણાં જ હશે તેથી આ મને એક સિસ્ટમ બરાબર આપશે તેથી કેટલાક અર્થમાં તે હલ કરવી સહેલી સમસ્યા છે શું તમે મને એક બીજું કારણ કહી શકો કે તે પહેલાંના સમીકરણોની સિસ્ટમ કરતા કેમ સરળ છે મને કયા ટર્મ ની ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી Grad g અને તેમાં કોઈ ખાસ સમસ્યા હતી વિદ્યાર્થી સિંગયુંલારીટી સિંગયુંલારીટી વધુ મુશ્કેલીનું કારણ બને છે અને ખૂબ જ સાવચેત રહે છે મારી પાસે અને કેવી રીતે સંકલિત કરવામાં આવે છે તેની માહિતી છે પરંતુ એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક કંડક્ટર માટે તે સમસ્યા નથી કારણ કે પદ દૂર થઈ ગયુ છે અને હું એકલતા સાથે જ રહી ગયો છું જે એકીકૃત હતું તેથી તમે આ રીતે પ્રારંભ કરશો મારો મતલબ છે કે તમે આ રીતે સંપૂર્ણ મેટાલિક આચરણ સાથે સમસ્યા હલ કરશો મારો મતલબ સંપૂર્ણ ઇલેક્ટ્રિક કંડક્ટર બરાબર છે તેથી કેટલાક અર્થમાં તે સરળ બાબત છે કે અમે તમારી સાથે સમગ્ર ચર્ચા શરૂ કરી શકીએ PEC ને જાણીએ અને પછી તેને ડાઇલેક્ટ્રિક ઓબ્જેક્ટ્સ માટે બનાવીએ પરંતુ અમે તે બીજી રીતે કર્યું છે